પ્રિય સહભાગીઓનું સ્વાગત છે ચોથા સપ્તાહના ચોથા મોડ્યુલ માં આપણે ડિજિટલ બોડી લેંગ્વેજ લઈશું જે બિન મૌખિક કોમ્યુનિકેશન નું ઉભરતું પાસું છે અગાઉના મોડ્યુલોમાં આપણે બિન મૌખિક કોમ્યુનિકેશનના તે પાસાઓને જોયા છે જે પરંપરાગત રીતે તેના અભ્યાસ સાથે સંકળાયેલા છે જેમ જેમ સમાજ ટેકનોલોજી ના ઈન્ટરફેસ સાથે વિકાસ કરી રહ્યો છે તેમ આપણે જોઇએ છીએ કે બિન મૌખિક કોમ્યુનિકેશનની આપણી સમજમાં નવા પરિમાણો ઉમેરવામાં આવી રહ્યા છે એક મુખ્ય પાસું ડિજિટલ બોડી લેંગ્વેજ છે જેની આપણે આજે ચર્ચા કરીશું જ્યારે બિન મૌખિક કોમ્યુનિકેશનમાં આ અભ્યાસો અને સંશોધનો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે તેઓ તેના માટે જુદા જુદા પ્રતિભાવોનો ટૂંકસાર કરે છે એક તરફ તે ટકાઉ સંશોધન કાર્યક્રમોમાં પરિણમ્યું અને તે જ સમયે તે મીડિયા ના લોકોને પણ આકર્ષિત કરે છે જેના પરિણામે વિવિધ પ્રખ્યાત લોકોની બોડી લેંગ્વેજ પરના નિયમિત લેખ જોવા મળે છે અને તે જ સમયે વ્યાવસાયિક સેટિંગ્સ પણ આ સમૃદ્ધ સમજણથી પ્રભાવિત હતી અને તેથી જ આપણને લાગે છે કે ધીમે ધીમે તે વ્યાવસાયિક સેટિંગ્સમાં વિવિધ મૂલ્યાંકન પ્રક્રિયાઓનો ફરજિયાત ભાગ બની ગયો છે બોડી લેંગ્વેજની પરંપરાગત સમજ આપણને પર્સનલાઇઝેશન પૂરુ પાડે છે આપણે કોઈ વ્યક્તિને જોઈ શકીએ છીએ અને વિવિધ કાઇનેસિક્સ ના ઉપયોગ વગેરેનો ઉપયોગ કરીને આપણે ચોક્કસ અભિપ્રાય રચી શકીએ છીએ જો કે એકવાર ટેક્નોલોજીએ વિકસવાનું શરૂ કર્યું અને આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ ની હાજરી સાથે જ્યારે આપણે સંબંધિત ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ જોઈ રહ્યા છીએ ત્યારે આ પરંપરાગત પર્સનલાઇઝેશન માત્ર અપ્રચલિત જ નહીં પણ ઘણી રીતે નિરર્થક પણ બની ગયું છે અને હવે આપણે જોઈએ છીએ કે કમ્પ્યુટર મધ્યસ્થ કોમ્યુનિકેશનના તમામ પાસાઓમાં જે CMC છે અને ડિજિટલ બોડી લેંગ્વેજની સમજણ કે જે DBL છે તે વપરાશકર્તાની લાગણીઓની સમજણ વિકસાવવા ખાસ કરીને મોટા પાયે અને આપણને આ પ્રકાર અને પસંદગીઓને આધાર ચિહ્ન કરવા માટે મદદ કરતો અનિવાર્ય ભાગ બની ગયો છે ડિજિટલ બોડી લેંગ્વેજ વિશેની આપણી સમજણ વપરાશકર્તા તરીકે અને એક વ્યક્તિ તરીકે જેને DBLના આધારે આગળની વ્યૂહરચનાઓ વિકસાવવી પડે છે તેના ડિજિટલ અનુભવને સુધારે છે ડિજિટલ બોડી લેંગ્વેજ અંગેની આપણી સમજ નવી ટેકનોલોજીકલ પ્રત્યક્ષ સબંધી પ્રકાશમાં બિન મૌખિક કોમ્યુનિકેશનના આ પાસાનો અભ્યાસ કરવામાં નવો રસ પેદા કરે છે DBLનું આ પાસું કેટલાક અન્ય સંશોધનો દ્વારા વધુ સમૃદ્ધ થયું છે ખાસ કરીને NLP અથવા ન્યુરો ભાષાકીય પ્રોગ્રામિંગ ના ક્ષેત્રમાં જે સૂચવે છે કે આપણે શરીરના નકારાત્મક વર્તનથી હકારાત્મક તરફ વળી શકીએ છીએ અને આપણે તેને નવી કુશળતા તરીકે શીખી શકીએ છીએ આપણે બોડી લેંગ્વેજના પરંપરાગત પાસાઓ પર ધ્યાન આપીશું પછી તે કાઇનેસિક્સ હોય કે આપણા ચહેરા દ્વારા અભિવ્યક્તિઓ ધ્વનિ દ્વારા અવતરણમાં ટાંકવું વગેરે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તેઓ આપણી લાગણીઓને પ્રતિબિંબિત કરે છે અને તે આપણી માનસિકતાનો સંકેત છે અને આ સંકેતોનો ઉપયોગ કોઈપણ કોમ્યુનિકેશન પ્રક્રિયાની આપણી સમજને પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે અને તેઓએ આપણને યોગ્ય પ્રતિસાદનું નિર્માણ કરવામાં મદદ કરી છે પ્રતિસાદની દ્રષ્ટિએ અને સંદેશને સંપૂર્ણપણે સમજવાની દ્રષ્ટિએ આ મૂલ્યવાન નિર્દેશો અને સંકેતો આપવા માટે વપરાય છે હવે આપણે જોઇએ છીએ કે ડિજિટલાઇઝ્ડ યુગમાં આ સહાયક વસ્તુઓ આપણા માટે વધુ સુલભ નથી કેટલીકવાર લોકોને લાગે છે કે ડિજિટલ યુગે આ સહાયોને અર્થના તાત્કાલિક સ્થાનાંતરણ માટે મારી નાખ્યા છે જો કે હું એમ કહીશ કે આ સહાયોને મારવાને બદલે ડિજિટલાઇઝ્ડ યુગ માત્ર આ સહાયોને ડિજિટલાઇઝ્ડ કરે છે અને તે આપણને અસરકારક અને સુસ્પષ્ટ સંચાર માટે સંકેતોનો એક અલગ સમૂહ પૂરો પાડે છે કોમ્યુનિકેશનના કોઈપણ પાસાનો અભ્યાસ જે સંદર્ભમાં થઈ રહ્યો છે તેનાથી સંપૂર્ણપણે અલગ કરી શકાતો નથી અને આજનો સંદર્ભ આપણી ટેકનોલોજીકલ સમજથી ઘડાયો છે ટેકનોલોજી સાથે કોઈ સીધુ જોડાણ કર્યા વિના આપણે આજે કોઈ પણ સંચારની કલ્પના કરી શકતા નથી અને તે સ્વાભાવિક છે કે બોડી લેંગ્વેજ વિશેની આપણી સમજને વધારાનું પરિમાણ પણ આપવામાં આવે છે ડિજિટલ બોડી લેંગ્વેજ શરૂઆતમાં વ્યક્તિના વર્તનને માપવા માટે શરૂ કરવામાં આવી હતી પેજ બ્રાઉઝ કરતી વખતે વ્યક્તિ કેવું વર્તન કરે છે અને તેનાથી આપણને એ જાણવામાં મદદ મળી કે વેબસાઇટ વપરાશકર્તાઓ સામગ્રીથી કંટાળી ગયા છે અથવા તેઓ હતાશ છે અથવા તેઓ જોડાયેલા છે વગેરે હું જોસેફ વોલ્થરના લેખમાંથી ટાંકવા માંગુ છું જેમણે સૂચવ્યું છે કે કોમ્પ્યુટર મધ્યસ્થી સંચાર પરના મોટાભાગના સિદ્ધાંતો બિન મૌખિક કોમ્યુનિકેશનને બ્લેક બોક્સ માં ઘટાડે છે એમ માનીને કે આપણા બિન મૌખિક સંકેતો વિવિધ કાર્યો તરફ દોરી જાય છે જે અનિવાર્યપણે આઇસોમોર્ફિક છે અને હું ટાંકીને સૂચિત કરું છું કે બિન મૌખિક સંકેતો સીધા અને ફક્ત વાતચીતના સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે જેમ કે આવા સંકેતોની ગેરહાજરી કાર્યાત્મક અસરોને થતા અટકાવે છે તેમના વિકાસના પ્રારંભિક તબક્કે કોમ્યુનિકેશનના સિદ્ધાંતો જે મોટા પ્રમાણમાં CMC ને કોમ્યુનિકેશનની ઘટનાના વ્યાપક જોવાયેલ નકારાત્મક પાસાઓ અને તેના તરફથી સંબોધિત કરે છે જે પરંપરાગત બિન મૌખિક સંકેતો વિના થઈ રહ્યો છે અને તેઓએ NVC અને તેની સાથે જોડાયેલા સામાજિક કાર્યો વચ્ચે એક થી એક સુમેળ ધારણા કરી ભલે આ પરિસ્થિતિને ઉકેલવા માટે ઘણા સૈદ્ધાંતિક અભિગમો છે હું આ ત્રણ સિદ્ધાંતોનો સંદર્ભ આપવાનું પસંદ કરીશ જેણે તેમના પગલે જુદા જુદા પ્રતિભાવો શરૂ કર્યા છે પ્રથમ સામાજિક હાજરી સિદ્ધાંત છે બીજો સામાજિક સંપર્કનો અભાવ પૂર્વધારણા છે અને ત્રીજો મીડિયા સમૃદ્ધિ સિદ્ધાંત છે પ્રથમ સિદ્ધાંત સામાજિક હાજરી સિદ્ધાંત શોર્ટ વિલિયમ્સ અને ક્રિસ્ટી દ્વારા 1976 માં રજૂ કરવામાં આવ્યો હતો આ સિદ્ધાંત હેઠળ આવતા સૈદ્ધાંતિક અભિગમો ત્યારે શરૂ થયા જ્યારે રૂબરૂ સંચારથી ઓડિયો અથવા વીડિયો કોન્ફરન્સિંગ માં નોંધપાત્ર બદલાવ આવ્યો હતો જ્યારે આપણે ઓડિયો અથવા વીડિયો કોન્ફરન્સિંગ તરફ વળ્યા ત્યારે આપણને જાણવા મળ્યું કે બિન મૌખિક કોમ્યુનિકેશનના ઘણા સંકેતો ગેરહાજર થવા લાગ્યા ઉદાહરણ તરીકે વીડિયો કોન્ફરન્સિંગમાં સ્પર્શ ગેરહાજર હતા પ્રોક્સેમિક્સ પણ ગેરહાજર હતા ઓડિયો કોન્ફરન્સમાં આપણે જોઈએ છીએ કે કાઇનેસિક્સ પણ તેનુ મહત્વ ગુમાવે છે સૈદ્ધાંતિક અભિગમને લાગ્યું કે આ પરંપરાગત સંકેતોએ આપણને સામાજિક હાજરીની નોંધણી કરવામાં મદદ કરી છે જે ચોક્કસ સ્તરના સંગઠન સાથે સંકળાયેલી છે ઉદાહરણ તરીકે તેઓ સૂચવી શકે છે કે ઇન્ટરેક્ટન્ટ ના વલણમાં મિત્રતાની કોઈ ભાવના છે કે નહીં બીજો સૈદ્ધાંતિક અભિગમ એક રીતે પ્રથમથી ખૂબ અલગ નથી સામાજિક સંપર્ક પૂર્વધારણાનો અભાવ 1980 ના દાયકાની શરૂઆતમાં કિઝલર સિગેલ અને મેકગીર વગેરે દ્વારા સૂચવવામાં આવ્યો હતો તેઓ સૂચવે છે કે રૂબરૂ કોમ્યુનિકેશનમાં કોમ્યુનિકેશનના બિન મૌખિક પાસાઓ ક્રિયાપ્રતિક્રિયા નો સામાજિક સંદર્ભ છે જેમાં વિવિધ લોકો ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને સામાજિક સંદર્ભ સહભાગીઓને અનુમાન લગાવવામાં મદદ કરે છે કે આદર્શ વર્તન શું હોવું જોઈએ અને તે મુજબ પ્રદર્શન કરવું જોઈએ આ સામાજિક સંદર્ભની ગેરહાજરીમાં સહભાગીઓ ભેગા હોય છે અને તેઓ એવી રીતે વર્તન કરવાનું વલણ ધરાવે છે જે પોતાનામાં ઘૂસેલા હોય છે કારણ કે તેમની પાસે અન્યના વર્તનને જોવાની અને સંકેતો પ્રાપ્ત કરવાની તક નથી અને તે જ સમયે તે પથ ચૂકેલ હોય શકે છે આ બે સિદ્ધાંતોની સરખામણીમાં આપણને લાગે છે કે ત્રીજો સૈદ્ધાંતિક અભિગમ થોડો અલગ છે મીડિયા સમૃદ્ધિનો સિદ્ધાંત ડાફ્ટ અને લેંગલ દ્વારા 1984 માં એક લેખમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને પછી તેઓએ તેને 1986 માં આગળ વધાર્યો હતો તેઓ સૂચવે છે કે કોમ્યુનિકેશનના બિન મૌખિક પાસાઓ જેમ આપણે પરંપરાગત રીતે તેમને સમજીએ છીએ આપણને ઘડવા અને આપણા સંદેશાનું અર્થઘટન બહુવિધ સંકેતોની મદદથી પૂરું પાડે છે અને આ બહુવિધ સંકેતો સંદેશને ચોક્કસ સમૃદ્ધિ પ્રદાન કરે છે જે સ્પષ્ટ છે અને તેથી સંદેશની સમજ સરળ બને છે જ્યારે પ્રથમ બે સૈદ્ધાંતિક અભિગમ સામાજિક હાજરી સિદ્ધાંત અને સામાજિક સંપર્ક પૂર્વધારણાનો અભાવ સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓની ગેરહાજરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે મીડિયા સમૃદ્ધિ સિદ્ધાંત વ્યક્તિગત સ્તરે સમજણ સાથે વધુ સંબંધિત છે આ સૈદ્ધાંતિક અભિગમો જેને બ્લેક બોક્સ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે ખૂબ જ ટૂંક સમયમાં વધારે વ્યક્તિગત CMC અને સામાજિક માહિતીની પ્રક્રિયા અથવા SIP સિદ્ધાંતોના અનુકૂલનશીલ મોડેલ્સ માં બદલાઈ ગયા જેમ જેમ ટેકનોલોજી બદલાતી ગઈ તેના વિશેના આપણા ખ્યાલો બદલ્યા છે તેનો વિવિધ વ્યાવસાયિક સેટિંગ્સમાં ઉપયોગ થાય છે તેના પ્રત્યે આપણું વલણ અને તેની સાથેના આપણા સંબંધો પણ બદલાયા છે અને આ બદલાતા દ્રષ્ટિકોણો બદલાતા SIP સિદ્ધાંતોમાં પ્રતિબિંબિત થાય છે આ સૈદ્ધાંતિક અભિગમો અનુસાર વપરાશકર્તાઓ સાહસ કાર્ય કરે છે અથવા તેના બદલે તેઓ બિન મૌખિક સંકેતોના સંબંધિત અભાવ દ્વારા કામ કરે છે અને પછી તેઓ પણ સંકેતોનો એક અલગ સમૂહ વિકસાવી શકે છે આ સિદ્ધાંતો અનુસાર CMCમાં હજુ પણ પ્રબળ રહેલો સંકેત ક્રોનેમિક્સ છે આપણે કોમ્યુનિકેશનના બિન મૌખિક પાસાઓની આપણી નવી ઉભરતી સમજણના ભાગરૂપે ક્રોનેમિક્સને જોયું છે પરંતુ તેમ છતાં તે સાંસ્કૃતિક ખ્યાલો પર આધારિત હતું CMCના સંદર્ભમાં આ સૈદ્ધાંતિક અભિગમોએ સૂચવ્યું છે કે કમ્પ્યુટર મધ્યસ્થી સંચારમાં પણ ક્રોનેમિક્સ ઉપલબ્ધ છે તે જ સમયે આપણને લાગે છે કે ટેકનોલોજીની મદદથી આપણે અમુક સંકેતોને ફરી રજૂ કરી શકીએ છીએ અથવા સંકેતોનો એક અલગ સમૂહ બનાવી શકીએ છીએ જે લોકો સમજી શકે છે અને પરંપરાગત સંકેતોને બદલી શકે છે ઉદાહરણ તરીકે ઇમોટિકોન્સ અવતાર વીડિયોઝ તેમજ માનવસ્વરૂપ ચિહ્નો શારીરિક ભાષા પરંપરાગત રીતે માનતી હતી કે વ્યક્તિ શરીરના વર્તન દ્વારા બાહ્ય સંદેશા મોકલે છે અને એવું માનવામાં આવતું હતું કે સંવેદનાત્મક દ્રષ્ટિ શક્તિ અને સંચાર અને બોડી લેંગ્વેજની સમજણ એ કેવી રીતે આપણી રીતો અને વલણ લાગણીઓ વગેરે અન્ય વ્યક્તિ દ્વારા કેવી રીતે લેવામાં આવી શકે છે અને તેનાથી ઊલટું તેની સાથે જોડાયેલ હતી જોકે વૈજ્ઞાનિક સંશોધકોએ હવે દાવો કર્યો છે કે આપણી બોડી લેંગ્વેજ આંતરિક સંદેશાઓ પણ મોકલે છે અને તેનો ઉપયોગ ફક્ત અન્ય લોકોને પ્રભાવિત કરવા માટે જ નહીં પણ તેનો ઉપયોગ આપણા પોતાના વલણને પ્રભાવિત કરવા અને નવો આકાર આપવા માટે પણ થઈ શકે છે ઉદાહરણ તરીકે જો આપણે સકારાત્મક બોડી લેંગ્વેજ જાળવી રાખીએ તો ધીરે ધીરે આપણી લાગણીઓ હકારાત્મક રીતે બદલાશે આ વૈજ્ઞાનિક સંશોધનએ પરંપરાગત સમજણને મજબૂત બનાવી છે જે હંમેશા માનતી હતી કે શરીર અને મગજ વચ્ચે ખૂબ નજીકનો સંબંધ છે આ મુદ્દા પર આપણે ફરીથી NLP અથવા ન્યુરો ભાષાકીય પ્રોગ્રામિંગનો પણ સંદર્ભ લઈ શકીએ છીએ જે મન અને શરીર એકબીજાને કેવી રીતે પ્રભાવિત કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે કમ્પ્યુટર મધ્યસ્થી સંચારના સંદર્ભમાં સમયસૂચક ગતિશીલતા મહત્વપૂર્ણ રહે છે વિવિધ સંશોધકોએ આ તરફ ધ્યાન દોર્યું છે હું એક ખાસ સંશોધનનો ઉલ્લેખ કરીશ જે 1988 માં હેસી વર્નર અને ઓલ્ટમેન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ તેઓએ સૂચવ્યું છે કે ઇમેઇલ ના ક્રોનેમિક્સ નોંધપાત્ર બિન મૌખિક સંકેતો છે કારણ કે તમામ વપરાશકર્તાઓ સમય સ્ટેમ્પ તપાસે છે તેઓ તે સમયને જુએ છે જ્યારે પ્રતિસાદ મળ્યો હતો તેમજ જો જવાબ પ્રાપ્ત કરવામાં કોઈ વિલંબ થયો હોય તેથી રિસીવર ને જવાબ રચવા અને ઇમેઇલમાં આ જવાબ પોસ્ટ કરવામાં જેટલો સમય લાગે છે તે રિસીવરને અભિપ્રાયો રચવા માટે સક્ષમ બનાવે છે અને આ સંશોધને એવું પણ સૂચવ્યું છે કે આ અભિપ્રાયો ઘણીવાર નકારાત્મક બાજુ પર હોય છે ઉદાહરણ તરીકે પ્રતિભાવોમાં વિલંબ માટે તેઓ પક્ષપાતી આરોપણ હશે આપણે પરિસ્થિતિગત મુશ્કેલીઓને બદલે વ્યક્તિગત નિષ્ફળતાઓને કારણ તરીકે ધારી શકીએ છીએ અને આ પક્ષપાતો અને નકારાત્મક બાજુ જોવાની માનવ વૃત્તિ પ્રથમ કોઈપણ વ્યાવસાયિક પરિસ્થિતિમાં પ્રારંભિક વિશ્વાસને ખતમ કરી શકે છે અને તેથી આ સંશોધકો આપણને કહે છે કે ઇમેઇલ અથવા કોઈપણ સામાજિક મીડિયામાં ક્રોનેમિક્સ મહત્વપૂર્ણ છે બીજું પાસું જેને ટેક્સ્ચુઅલ પેરાલેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે તે ઇમોટિકોન્સ નો ઉપયોગ છે ઇમોટિકોન્સ 1990 ના દાયકામાં જાપાનમાં ઉદ્ભવ્યા હતા અને હવે ખૂબ જ લોકપ્રિય બની ગયા છે તેઓ હવે વ્યાપક હાજરી ધરાવે છે તેઓ ઓનલાઇન કોમ્યુનિકેશનમાં લાગણીઓ અને અવાજનો લય વ્યક્ત કરે છે અને સરળતાથી સમજી શકાય છે ઉદાહરણ તરીકે આપણે સમજીએ છીએ શબ્દો અને શબ્દસમૂહોની આસપાસ ફૂદડી નો અર્થ શું છે અથવા કોઇ બાબત માટે તમામ કેપિટલ અક્ષર માં લખવું એ બૂમ પાડવા સમાન છે ડિજિટલ બોડી લેંગ્વેજ એ તે જ રીતે કેચ ફ્રેઝ છે જે રીતે બોડી લેંગ્વેજ છે આ શબ્દસમૂહ સૌપ્રથમ 2009 માં સ્ટીવન્સ વુડ્સે રજૂ કર્યો હતો તેમના પુસ્તક ડિજિટલ બોડી લેંગ્વેજમાં સ્ટીવન વુડ્સ એ એલોક્વા ખાતે સહ સ્થાપક અને મુખ્ય ટેકનોલોજી અધિકારી છે અને તેણે આ શબ્દસમૂહનો ઉપયોગ ગ્રાહકોના ઓનલાઇન વર્તનમાં ટ્રેક સક્ષમ પેટર્ન નું વર્ણન કરવા માટે કર્યો સ્ટીવન વુડ્સે સૂચવ્યું કે ડિજિટલ બોડી લેંગ્વેજ એક કળા તેમજ વિજ્ઞાન છે જે સંભવિત ખરીદદારોના સંકેતો અને તેમની સાથે વધુ સારી રીતે વાતચીત કરવાના ઇરાદા શોધવા અને સમજવાની આસપાસ ફરે છે અને તે એ પણ સૂચવે છે કે ઈન્ટરનેટ ના આગમન અને માહિતી મેળવવા અને તેને અન્ય લોકો સુધી પહોંચાડવાની વિવિધ નવી રીતોની રજૂઆત સાથે લગભગ એક દાયકા પહેલા તે સંક્રમણ શરૂ થયું હતું તેના માટે માર્કેટર્સ વેચાણ વ્યાવસાયિકો અને જે સંસ્થાઓને તેઓ સેવા આપે છે તેના ઉપર ધરખમ પુનવિચારણાની જરૂર હતી તેમના અનુસાર ડિજિટલ બોડી લેંગ્વેજ આજના સમાજની જરૂરિયાત બની ગઈ છે તો ડિજિટલ બોડી લેંગ્વેજ એક્ઝેટ શું કહે છે તે દરેક ક્રિયાપ્રતિક્રિયા અને હાવભાવનો સંદર્ભ આપે છે જે વપરાશકર્તા વેબસાઇટ અથવા એપ પર કરે છે તેઓ તેમના માઉસ ને કેટલી ઝડપથી અને કયા ખૂણા પર ખસેડે છે જ્યાં તેઓ ક્લિક કરે છે જ્યાં તેઓ સ્ક્રોલ ફેરવતા હોય છે તેઓ ઉપકરણનું પરિભ્રમણ કેવી રીતે કરે છે તેઓ જે દર પર ટેપ કરે છે જ્યાં તેઓ પીન્ચ કરે છે અને અન્ય સમાન વસ્તુઓ આ નિસ્બત મૂળભૂત રીતે વેચાણ કરતા લોકો સાથે શરૂ થાય છે જે લોકો માર્કેટિંગ માટે સંસાધનોની ઓનલાઈન ઉપલબ્ધતાને ટેપ કરવા માંગતા હતા તેથી ધીરે ધીરે આપણે જોઇએ છીએ કે ગ્રાહકોના વર્તન વિશેના આંકડા અને સંબંધિત માહિતી મેળવવા માટે વધુને વધુ ઓનલાઈન વેચાણ અને પ્રતિસાદ પ્રણાલીઓ નિર્માણ પામી હતી લોકો જેઓ કંપનીની નીતિઓનું સંચાલન કરે છે તેઓએ તેનું મહત્વ સમજવાનું શરૂ કર્યું અને હું ટાંકું છું સૂક્ષ્મ સંકેતોને પકડવા સમજવા અને પ્રક્રિયા કરવા જે ઓનલાઇન પ્રક્રિયાઓનો ભાગ છે અને તેઓ ડિજિટલ બોડી લેંગ્વેજ તરીકે જાણીતા થયા ડિજિટલ પ્રોફાઇલ નું સર્જન મુખ્યત્વે વેચાણના લોકો દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ સૂચિતાર્થોની મદદથી આપણે જોઈએ છીએ કે ખૂબ જ ટૂંક સમયમાં તેનો ઉપયોગ આપણા જીવનના લગભગ દરેક અન્ય પરિમાણોમાં થવાનું શરૂ થયું આપણી ડિજિટલ પ્રોફાઇલની મદદથી કોઈ પણ વ્યક્તિના રસ ઉદ્દેશો અને હિતસબંધ વિશેની માહિતીનું વિશ્લેષણ કરી શકે છે માત્ર એક ઉપજ વિશે જ નહીં પણ અન્ય કોઈ પણ મુદ્દો કે જેના વિશે આપણે ઓનલાઈન જિજ્ઞાસા બતાવી હશે તેથી ડિજિટલ બોડી લેંગ્વેજ અને તેની સમજણ અર્થપૂર્ણ ઝુંબેશ અને પ્રશ્નોમાં પણ પરિણમે છે 2007 નો એક સર્વે જે નોલેજ સ્ટોર્મ અને માર્કેટિંગ શેરપા દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો તેણે વેચાણની બદલાતી દુનિયાને સ્વીકારી હતી અને તેમાં જાણવા મળ્યું હતું કે 93 ટકા ગ્રાહકોને લાગ્યું કે ઓનલાઈન માહિતી લગભગ એટલી જ મૂલ્યવાન છે જેટલી તેઓ અન્ય કોઈ સ્રોતમાંથી મેળવે છે ઉદાહરણ તરીકે પ્રકાશનો અથવા માર્ગદર્શિકા અથવા અન્ય મુદ્રિત પ્રચાર સામગ્રી 84 ટકા ગ્રાહકોએ માહિતી માટે તેમની શોધખોળ શરૂ કરવા માટે એક મુખ્ય સર્ચ એન્જિન માંના એકનો ઉપયોગ કર્યો લગભગ 75 ટકા ખરીદદારો તેમની ખરીદીની માહિતીની પરિપક્વતા ઓનલાઇન ભેગી કરે છે અને પાંચમાંથી ચાર ગ્રાહકો નવી માહિતી શોધવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત વેબ નો ઉપયોગ કરે છે આ તારણો 2007 ના સર્વેક્ષણના છે અને ત્યારથી આપણને લાગે છે કે ટેક્નોલોજીની હાજરી એકદમ વૃદ્ધિ પામી છે તેથી આપણે આંતરવ્યક્તિત્વ વર્તનની આપણી સમજમાં ટેકનોલોજીની સમકાલીન અસરની કલ્પના કરી શકીએ છીએ અને તેથી ડિજિટલ બોડી લેંગ્વેજ સમકાલીન સંશોધનોનું કેન્દ્ર બનવાનું શરૂ થયું છે જ્યારે તમામ સંશોધનો એ સૂચવવા માટે સર્વસંમત છે કે ડિજિટલ વિશ્વ મહત્વનું છે અને તેથી ડિજિટલ બોડી લેંગ્વેજની આપણી સમજણ પણ એટલી જ મહત્વની છે ખાસ કરીને તે સંગઠનોમાં તેની ઉપયોગિતા વિશે ચોક્કસ રિઝર્વેશન છે જે શીખવા પર કેન્દ્રિત છે અને મનુષ્યના વિકાસ સાથે સંબંધિત છે ટેકનોલોજી સક્ષમ કોમ્યુનિકેશન અને કમાણીના વ્યવહારો આપણા વર્તનમાં વિવિધ ફેરફારો લાવે છે અને આપણને લાગે છે કે માત્ર વ્યવસાયો જ નહીં પણ સેવાઓ પણ ડિજિટલ પદ્ધતિઓ તરફ વળી રહી છે તે અલબત્ત અનુકૂળ છે તે ઝડપી છે તે સમય બચાવે છે અને તે ખર્ચમા સસ્તી પણ છે સામાન્ય રીતે તે સામાન્ય માણસની પહોંચની અંદર હોય છે જો કે ખાસ કરીને વર્ગખંડની પરિસ્થિતિઓ વિશે ચિંતા ઊભી થયેલ છે જ્યાં એવું લાગ્યું હતું કે આંખના સંપર્ક પ્રોક્સેમિક્સ અવાજ તફાવતો વગેરે દ્વારા વિદ્યાર્થીઓના વર્તન વિશે પ્રતિસાદ મેળવવાની પરંપરાગત રીતો જો ગેરહાજર હોય તો તેમના વિકાસ માટે હાનિકારક હોઈ શકે છે ડિજિટાઇઝેશન વાસ્તવિક સમયની ઓછી સંલગ્નતામાં પરિણમી શકે છે જે શિક્ષક તરફથી વર્ગખંડમાં બોડી લેંગ્વેજને અનુરૂપ થવાની તકને અસર કરી શકે છે અને જો જરૂરી હોય તો હસ્તક્ષેપ સૂચવે છે તે જ સમયે આપણે સ્વીકારવું પડશે કે આપણા આરામની અછત અથવા ડિજિટલ પદ્ધતિઓના ઉપયોગમાં આપણી યોગ્યતાનો અભાવ પણ ચોક્કસ રિઝર્વેશન માં પરિણમી શકે છે આ રસપ્રદ વીડિયોમાં ડિજિટલ બોડી લેંગ્વેજને સંક્ષિપ્તમાં સમજાવવામાં આવી છે તેથી આપણે બધા જાણીએ છીએ કે માનવ શરીરની ભાષા શું છે મોટેભાગે 80 ટકા સુધી રૂબરૂ વાતચીત ખરેખર બોડી લેંગ્વેજ દ્વારા થાય છે પરંતુ આજની દુનિયામાં જ્યારે આપણે મોટાભાગે વૈશ્વિક વર્ચ્યુઅલ સમૂહોમાં હોઇએ છીએ ત્યારે મોટાભાગના સમય 80 ટકા સુધી આપણે હવે એકબીજા સાથે રૂમમાં નથી હોતા તે સાચુ છે આપણે એ સમજવું પડશે કે લોકોને વાંચવામાં સમર્થ હોવાના નવા અણસારો અને સંકેતો શું છે તે સમજવા માટે કે તેમનો ખરેખર અર્થ શું છે જ્યારે તેઓએ તે ઇમેઇલ લખ્યો જ્યારે તેમણે ઇમેઇલ મોકલ્યા ચોક્કસ સમયે અને ડિજિટલ બોડી લેંગ્વેજ એ આપણી ડિજિટલ વાતચીતમાં સંકેતોમાં નવા છુપાયેલા અણસારો છે તેઓ આપણને સમજવામાં મદદ કરે છે શા માટે કોઈએ તે પોઈંટ ઇમેઇલનો સમય કહ્યો અથવા જો કોઈ CEO કોઈ સમયગાળામા ઠીક લખે છે તો શું તે સમયગાળો કંઈક અર્થ ધરાવે છે માધ્યમના અલ્પાંશથી માંડીને વિરામચિહ્નો સુધીના બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણે પ્રતિભાવના સમય સુધીનો ઉપયોગ કરીએ છીએ જેને આપણા વાર્તાલાપમાં CC અને BCC કરીએ છીએ જે આજે ડિજિટલ બોડી લેંગ્વેજના સંકેતો છે ઘણી વખત આપણે વિચારીએ છીએ કે આપણે એ એક્ઝેટ જાણીએ છીએ કે જે બીજી વ્યક્તિ કહી રહી છે પરંતુ આપણે ખરેખર માહિતીમાં જે જોયું છે તે એ છે કે તે વ્યક્તિનો ખરેખર અર્થ છે તેના પર ત્યા ઘણી બધી ગેરસમજ ચિંતા અને મૂંઝવણ છે કારણ કે આપણી પાસે ડોકિયું આંખ હકાર હલનચલનનો સંદર્ભ નથી જેનો આપણે માનવ બોડી લેંગ્વેજમાં ઉપયોગ કરીએ છીએ તેથી લોકોને મદદ કરવા માટે મારી પાસે કેટલીક શ્રેષ્ઠ પ્રણાલીઓ છે જે ખાત્રી અપાવે છે કે તેઓ ખરેખર તેમની પોતાની ડિજિટલ શૈલીઓ વિશે થોડું વધારે શીખી રહ્યાં છે પરંતુ બુદ્ધિપૂર્વક ડિજિટલ બોડી લેંગ્વેજનો ઉપયોગ પણ કરી રહ્યા છે શું તમે મને એક ઉદાહરણ આપી શકો છો અલબત્ત પ્રથમ એ છે કે સંક્ષિપ્તતા મૂંઝવણ પેદા કરી શકે છે ઘણી વખત આપણે ટૂંકા સમૂહ તરફ જઈએ છીએ હું બરાબર રહીશ અથવા મને આ મોકલશો પરંતુ ઘણી વાર્તાઓ મારા મનપસંદ ઉદાહરણોમાંનું એક CML હતું જેમને તેમની ટૂકડી તરફથી એક મોટા પ્રોજેક્ટ વિશે એક મોટો દસ્તાવેજ મોકલવામાં આવ્યો હતો અને કેટલાક વન લાઇનર લખ્યા હતા જેમાં તેના મગજમાં માત્ર એક રેન્ડમ વિચાર હતો જે તેણી એક સભામાં કહેશે પરંતુ લોકો ગંભીરતાથી લેશે નહીં તમે જાણો છો કે તેઓ માત્ર એક વિચાર તરીકે લેશે તેમ છતાં અચાનક તે વન લાઇનર ઇમેઇલ પછી કારણ કે તેઓએ ખરેખર તેનો સંદર્ભ જોયો ન હતો તેઓએ એક અઠવાડિયાની અંદર કામનો પ્રવાહ બનાવ્યો અને એવી વસ્તુ પર કામ કરવામાં કલાકો પસાર કર્યા જેની તેને ખરેખર જરૂર પણ ન હતી મેં જોયું અને તેથી કેટલીકવાર આપણે કેવી રીતે વાતચીત કરી રહ્યા છીએ અને શું આપણે ખરેખર સ્પષ્ટ છીએ તે અંગે ખરેખર સભાન રહેવું જોઈએ આજની દુનિયામાં અને જે નવા સંકેતો છે તેના માટે આપણે સભાન રહેવું પડશે બીજું એ છે કે સમય બધું જ છે ઘણી વખત આપણે જે જોઈએ છીએ તે એ છે કે આપણે દરેક સમયે 24 7 પ્રતિભાવ આપી શકીએ છીએ કેટલાક લોકો અપેક્ષા તે રાખે છે કેટલાક લોકો ક્યારેય એવી અપેક્ષા રાખશે નહીં અને આપણે ખરેખર સમયની અપેક્ષાઓ વિશે અલગ વિચારવું પડશે મારા સંશોધનમાં સૌથી મોટી બાબતોમાંની એક એ છે કે જો તમે આભાર ઇમેઇલ મોકલો છો બેઠકની થોડી મિનિટો અથવા એક કલાક વર્સસ થોડા દિવસો અથવા અઠવાડિયા પછી તો તેમાં નોંધપાત્ર તફાવત હશે કે લોકો તમારા તે આભાર સાથે કેવી રીતે જોડાયેલા લાગે છે અને તે સરળ છે કારણ કે તે લગભગ વર્ચ્યુઅલ હેન્ડશેક ના સંકેત જેવું છે જે કંઈક એવું છે કે આપણે આપણા વર્ચ્યુઅલ વર્તુળમાં સમાન રીતે કરી શકતા નથી તેથી મેં દરેકને વિચારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા કે હું કયા પ્રકારની ડિજિટલ બોડી લેંગ્વેજ રજૂ કરું છું અને હું કેવી રીતે ખાતરી કરી શકું કે હું સ્પષ્ટ છું અને આજના ડિજિટલમાં ગેરસમજ થવાનું ટાળી રહ્યો છું ડિજિટલ બોડી લેંગ્વેજ એ છે કે કમ્પ્યુટરની મદદથી આપણે બોડી લેંગ્વેજ કેવી રીતે સમજી શકીએ અને હવે આપણને લાગે છે કે કમ્પ્યુટર આવી રહ્યા છે જે આપણી બોડી લેંગ્વેજ વાંચી શકે છે રિયલ ટાઈમ ડિટેક્ટર્સ હાથના હાવભાવ સમજી શકે છે અને ઘણા લોકોને પકડી શકે છે અને માત્ર હાથની હિલચાલના આધારે પત્તો લગાડી શકે છે કાર્નેગી મેલોન યુનિવર્સિટીની રોબોટિક્સ ઇન્સ્ટિટ્યૂટ ના સંશોધકોએ એક કમ્પ્યુટરને સક્ષમ કર્યું છે જે રિયલ ટાઈમમાં વીડિયોથી બહુવિધ લોકોની શરીરની મુદ્રાઓ અને હિલચાલને સમજી શકે છે તેમા પ્રથમ વખત દરેક વ્યક્તિના હાથ અને આંગળીઓની મુદ્રાઓ સહિતનો સમાવેશ કરવામાં આવે છે વ્યક્તિઓની હિલચાલ અને તેને પકડી પાડવાની ટેકનોલોજીકલ ક્ષમતા ઘણા લાંબા સમયથી ત્યાં હતી પરંતુ આ વિચાર કે કમ્પ્યુટર્સ વ્યક્તિગત લોકોના હાવભાવને ભીડમાં જોઈ શકે છે અને તેના આધારે તપાસ કરી શકે છે તે એક ક્રાંતિકારી ખ્યાલ છે આ નવી પદ્ધતિ પેનોપ્ટિક સ્ટુડિયો ની મદદથી વિકસાવવામાં આવી હતી જે 500 વીડિયો કેમેરા લગાવેલ બે માળનો ડોમ છે અને તે સુવિધાના પ્રયોગોમાંથી મેળવેલી આંતરદૃષ્ટિએ એક જ કેમેરા અને લેપટોપ નો ઉપયોગ કરીને લોકોના જૂથની વ્યક્તિગત મુદ્રાને શોધવાનું શક્ય બનાવ્યું છે તે રસપ્રદ છે કે આ તાજેતરના તકનીકી વિકાસને સ્તર આપવા માટે પેનોપ્ટિક શબ્દને જાળવી રાખવામાં આવ્યો છે પેનોપ્ટીકોન એ મૂળથી આર્કિટેક્ચરલ ડિઝાઇન છે જે 19 મી સદીના મધ્યમાં જેરેમી બેંથમ દ્વારા રજૂ કરવામાં આવી હતી જેલો પાગલખાના શાળાઓ હોસ્પિટલો અને કારખાનાઓ અને તેની પાછળના વિચારની ડિઝાઈનના ક્રાંતિકારી ખ્યાલ તરીકે આધુનિક લોકશાહી રાજ્યને તેના નાગરિકોને નિયંત્રિત કરવા માટે એક વ્યવસ્થાની જરૂર હતી જે મધ્યયુગીન ત્રાસ રૂમ અને અંધાર કોટડી જેવી જગ્યાઓથી અલગ હતી પેનોપ્ટીકોનએ એક શક્તિશાળી અને અત્યાધુનિક આંતરિક સખ્તાઈ રજૂ કરે છે જે એક જ સંત્રી દ્વારા કેદીઓના સતત નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થાય છે બેન્થમ અનુસાર સતત નિરીક્ષણ નિયંત્રણ પદ્ધતિ તરીકે કાર્ય કરે છે સતત દેખરેખની સભાનતા આંતરિક કરવામાં આવી હતી જે લોકો કેદીઓ અથવા શાળાના બાળકોને વર્તનની યોગ્યતાને સમજવા માટેની બાબત માટે સક્ષમ બનાવે છે આ ખાસ ડિઝાઇનને ફોકોલ્ટ દ્વારા તેમની વચ્ચેના સંબંધોનું અન્વેષણ કરવા માટે શક્તિ અને જ્ઞાનની જોડીના પ્રકારની તકનીકો અને નિયમનકારી પદ્ધતિઓમાંની એક તરીકે પણ ટાંકવામાં આવી હતી તેથી ફોકોલ્ટ સામાજિક નિયંત્રણની પ્રણાલીઓ અને શિસ્તની પરિસ્થિતિમાં લોકોને સમજવા માટે ઉપયોગ કરતા હતા તે રસપ્રદ છે કે બોડી લેંગ્વેજનું આ વ્યાપક સ્તરનુ વાંચન સમાન રૂપક ડિઝાઇનનો ઉપયોગ કરે છે જે 19 મી સદીમાં ઉપયોગમાં લેવાતા 2D માનવ સ્વરૂપ અથવા ગતિને પારખવા માટેની આ પદ્ધતિઓ લોકો અને મશીન વચ્ચે વાતચીત કરવાના નવા રસ્તાઓ ઉઘાડે છે અને ખૂબ જ જલ્દી આશા છે કે તે રોબોટ્સ ને સામાજિક જગ્યાઓમાં સેવા આપવા માટે પરવાનગી આપશે એક રીતે આપણે કહી શકીએ કે બોડી લેંગ્વેજની સમજ વૈજ્ઞાનિકોને રોબોટિક્સના વર્તનને એવી રીતે પ્રોગ્રામ કરવાની મંજૂરી આપશે કે જેમાં તેઓ કોઈ પણ સંઘર્ષ વિના માનવ સમાજ સાથે વાતચીત કરી શકે આજની દુનિયામાં આપણે સતત ઓનલાઇન ફુટપ્રિંટ તરીકે ઓળખાય છે તે મૂકીએ છીએ આપણી ડિજિટલ બોડી લેંગ્વેજ તેમજ આપણી ઓનલાઇન હાજરી નોકરી માટે ભરતી કરનારાઓ માટે પ્રિય સાધન બની ગયું છે ખાસ કરીને જ્યારે વિવિધ ઓનલાઇન જગ્યાની સાથે મજબૂત જોડાણ હોય જે અનિવાર્ય ડિજિટલ વ્યક્તિત્વ બનાવે છે અને તેથી આપણા માટે એ સમજવું અગત્યનું છે કે આપણી બોડી લેંગ્વેજ માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ કોઈપણ ટેકનોલોજીકલ સંસાધનોના ઉપયોગમાં હકારાત્મક હોવી જોઈએ ઉદાહરણ તરીકે આપણે આપણા ટ્વિટર એકાઉન્ટ માં જે રીતે હેશટેગ્ઝ નો ઉપયોગ કરીએ છીએ જે પ્રતિભાવ આપણે વિવિધ સંદેશાઓ પર મોકલીએ છીએ તે કાઢી નાખવામાં આવે અથવા તે તાત્કાલિક છે તે દિવસનો સમય શું છે કે જે દરમિયાન આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તેનો સમય શું છે જે દિવસે આપણે મીડિયાને આપણા કામ સંબંધિત મુદ્દાઓ માટે વાપરી રહ્યા છીએ લિંક્સ અને લોકો જેને આપણે અનુસરીએ છીએ તે ક્યા છે આપણે કયા પ્રકારનાં સંદેશાઓ શેર કરીએ છીએ કેટલી વાર આપણે આપણા પોતાના સૂચનોમાં વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સ ને લિંક કરીએ છીએ ઉદાહરણ તરીકે શું આપણને જૂના ટ્વીટ્સ ને રિ ટ્વીટ કરવાની ટેવ છે શું આપણે આપણી ફેસબુક પોસ્ટ ને આપણી લિંકડઈન પોસ્ટ સાથે પણ જોડીએ છીએ શું આપણી મીડિયા પરની હાજરી વિવિધ મતો માટે અન્ય લોકો માટે લાઈક અને શેર દ્વારા આદર દર્શાવે છે કે પછી તે નકારાત્મક છે તેથી આપણે એમ કહીને તારણ કાઢી શકીએ કે આજના ટેકનોલોજીકલ વિશ્વમાં ડિજિટલ બોડી લેંગ્વેજની સમજણ મહત્વપૂર્ણ છે અને આપણા ડિજિટલ વ્યક્તિત્વને સકારાત્મક રીતે જાળવવાની આપણી ક્ષમતા પણ એટલી જ મહત્વની છે તે આપણને બોડી લેંગ્વેજના અન્ય પાસા પર લાવે છે અને તે સાવચેતી છે જે આપણે સ્કાઈપ પર ઇન્ટરવ્યૂ નો સામનો કરતી વખતે લેવી જોઈએ આ બોડી લેંગ્વેજનું એક ખાસ પાસું છે જે કદાચ પછીથી લાઇવ સેશન માં લઈ શકાશે તમારો આભાર